હેલો અને સિક્યોર સિસ્ટમ એન્જિનિયરિંગના વ્યાખ્યાનમાં તમારુ સ્વાગત છે આપણે આગલા બે વ્યાખ્યાનમાં જોયું કે કઈ રીતે હુમલાખોર પોતાનો કોડ પ્રક્રિયાના સ્ટેકમાં દાખલ કરે છે અને એ માટે એ બફર ઓવરફ્લો ખામીનો કઈ રીતે ઉપયોગ પોતાના કોડને એક્ઝિક્યુટ કરવા કરે છે ત્યારબાદ આપણે બે અલગ અલગ સંરક્ષણ મિકેનિઝમ આ ખામી દૂર કરવા માટેની જોઈ પહેલી કેનેરી કે જે બફર ઓવરફ્લો શોધી શકે અને બીજી NX બીટ કે જે પ્રોસેસર્સ દ્વારા સપોર્ટેડ હોવી જોઈએ જે તે આપણે આગલા વ્યાખ્યાનમાં જોયું તેમ NX bit સ્ટેક પર એક્ઝિક્યુશન બંધ કરી દે છે જો કે સિક્યુરિટી હંમેશા ઉંદર અને બિલાડી ની ગેમ છે જેમાં હુમલાખોર સિસ્ટમ માં રહેલ ખામી પોતાનું code ચલાવવા માટે શોધી કાઢે છે અને પછી સંરક્ષણ કરતા આ અટેક બંધ કરવાનો રસ્તો શોધી કાઢે છે અને પછી હુમલાખોર ફરી આ સૌરક્ષણ રચનાને બાયપાસ કરવાનો રસ્તો શોધી લે છે અને આ રીતે આ કોંસ્ટંટ સાયકલ હુમલાખોર અને સૌરક્ષણ કરતા વચ્ચે ચાલ્યા રાખે છે અને તેના કારણે હુમલો વધુ ને વધુ પાવરફુલ બનતા જાય છે અને તેથી સૌરક્ષણ રચનાઓ વધુ ને વધુ સારી થતી જાય છે આ પ્રકારના હુમલા રોકવા માટે આ વ્યાખ્યાનમાં આપણે Return to Libc હુમલો જોઇશું આ પ્રકારનો હુમલો ફરીથી બફર ઓવરફ્લો ની ખામી સ્ટેકમાં સર્જે છે જો કે આપણે પહેલા જે જોયું કે કોડ સ્ટેકમાંથી એક્ઝિક્યુટ થતા તેને બદલે આ અટેકમાં આપણે સ્ટેકમાંથી કોઈ જ code એક્ઝિક્યુટ કરીશું નહીં અને જેથી હુમલો જો NX બીટ શરૂ હોય તો પણ થઈ શકે છે તો ચાલો જોઈએ આ અટેક કઈ રીતે થાય છે તો ચાલો આપણે libc શું છે એ સમજીને શરૂઆત કરીએ libc એ એક ડાયનેમિક લિંક થતી લાયબ્રેરી છે કે જે દરેક c પ્રોગ્રામમાં એટેચ થાય છે libc આપણે જરૂરી એવી ઘણા બધા c ફંકશન ધરાવે છે દાખલા તરીકે strcpy printf scanf fopen fclose strcat અને બીજા ઘણા બધા libcમાં છે આરામથી ૧૦૦૦ જેટલા ફંકશન libc માં આવેલા હશે જો આપણે ખૂબ જ સરળ hello world program કે જે આપણે અમુક વ્યાખ્યાન પહેલાં લખ્યો હતો કે જે printf વાપરીને ફક્ત હેલો words લખતો હતો એ પ્રોગ્રામમાં પણ તેના વર્ચ્યુલ એડ્રેસ માં libc હાજર છે તો જો તમે આ સ્લાઈડ જુઓ કે જે વર્ચ્યુઅલ મેમરી મેપ hello world પ્રોગ્રામનો બતાવે છે તો અહીં તમે જોઈ શકશો કે એમાં ત્રણ લાઈન libc માટેની છે અને આ ત્રણ લાઈન આખી માટેની છે હવે libc પાસે આવા ઘણા બધા ફંકશન છે અને આ બધા ફંકશન વર્ચ્યુલ એડ્રેસ મેપ માં હાજર છે અને તે આમાંના કોઈપણ એડ્રેસ લઈ અને એક્સેસ કરી શકાય છે ચાલો હવે libc શું છે એ જાણ્યા પછી ચાલો જોઈએ કે libc હુમલો કઈ રીતે કામ કરે છે જે રીતે આગલા બધા હુમલાઓ હતા કે જેમાં બફર ઓવરફ્લો કરી અને સ્ટેક નું રિટર્ન એડ્રેસ કોઈ એક ચોક્કસ જગ્યા પર પોઇન્ટ કરાવતા હતું એ જ રીતે return to libc અટેકમાં buffer ઓવરફ્લો કરી અને રિટર્ન એડ્રેસ કોઈ એક અજાણ્યા એડ્રેસ પર મોકલવામાં આવે છે અને હવે આ અજાણ્યો એડ્રેસ libcના કોઈ એક ચોક્કસ ફંકશન ને નિર્દેશતું હશે અને આપણે જાણીએ છીએ કે libc ચોક્કસ પ્રોસેસના આખા સેગમેન્ટ નો એક ભાગ છે તેથી તે એક્ઝિક્યુટ થઈ શકે છે બીજા શબ્દોમાં NX bit libc માં રહેલ ફંકશન માટે સેટ થતું નથી અહીંયા શું થાય છે ધારો કે આ F૧ ફંકશન એ libc માં રહેલું માન્ય ફંકશન છે આપણે બફર ને સ્ટેક માં રહેલ સાચા રિટર્ન એડ્રેસ ને બદલે F૧ ના એડ્રેસ થી buffer overflow દ્વારા બદલાવી નાખીશું અને આ એડ્રેસ ખરેખર code સેગમેન્ટમાં હાજર હશે તો આ રીતે આપણે NX બીટ હોય તો ભી libc માં રહેલ કોઈ ફંકશન F૧ એક્ઝિક્યુટ કરી શકીએ તો હવે આગળનો પ્રશ્ન છે આ ફંકશન F૧ શું હોઈ શકે તો એના માટે ઘણા બધા રસ્તાઓ સંભવ છે એક રસ્તો એવો છે કે જે F ૧ માટે આપણે આજે જોઈશું એ છે system function તો માટે આપણે જે જોઇશું તે છે system function હવે system એ એક ફંકશન છે કે જે libc માં હાજર છે તે કોઈ string તેના input માં લેતું નથી બલ્કે તે એક પોઇન્ટર કે જે string નો હોય તે લે છે અને તે string એક્ઝિક્યુટેબલ ફાઈલ ધરાવે છે ઉદાહરણ તરીકે આપણી પાસે અહીંયા system છે અને આપણે string binbash પાસ કરીએ છીએ તો આ ફંકશન bash shell બનાવશે હવે માનો કે આપણે પહેલાં જે બનાવ્યો હતો એવો પેલોડ કે જે સેલ બનાવે એ જોઈએ છે આનો મતલબ એવો થાય કે આપણે ફંકશન જેવું કે system ને binbash પાસ કરી અને વાપરવું જોઈએ તેથી આપણે બે વસ્તુ કરવી જોઈશે એક કે આપણે system નું એડ્રેસ F ૧ ના એડ્રેસ તરીકે લખું જોઇશે અને બફર ને આ પર્ટિક્યુલર એડ્રેસ થી ઓવરફ્લો કરવું પડશે અને બીજી વસ્તુ કોઈ રીતે આ ફંકશન ને આપણે string binbash પરિમાણ તરીકે પાસ કરવી પડશે કે જેથી system તેને એક્ઝિક્યુટ કરી શકે તો જો આપણે summarize કરીએ કે અટેક માટે શું કરવું તો આપણે કોઈ રીતે system function નું એડ્રેસ libc માં શોધવું પડશે બીજું આપણે બફર ને એ એડ્રેસથી ઓવરફ્લો કરવું પડશે તેથી રીટન એડ્રેસ system એડ્રેસ થાય છે તે સિસ્ટમના એડ્રેસથી બદલી જાય અને ત્રીજું આપણે તેને આર્ગ્યુમેન્ટ તરીકે strings પોઇન્ટર binbash નો આપવો જોઈએ છે તો ચાલો જોઈએ આ કઈ રીતે થાય છે આપણે છે જરૂરી જોઈએ છીએ તે સ્ટેકનો બંધારણ છે કે જે આવું કંઈક દેખાશે એ સ્થળ છે જ્યાં એડ્રેસ સેવ થયું છે આપણે system નું એડ્રેસ મુકીશું અને ઓફસેટ કે જે સ્ટેકની ચાર બાઈટ ઉપર છે આપણે કેરેક્ટર પોઇન્ટર કે જે કોઈ વર્ચ્યુલ એડ્રેસ નું લોકેશન જેમાં સ્ટ્રિંગ binbash હોય તે રાખીશું હવે અહીં શું થાય છે કે જ્યારે ફંકશન પોતાનું એક્ઝિક્યુશન પૂર્ણ કરે છે ત્યારે રીટન એડ્રેસ સ્ટેક પરથી લેવામાં આવે છે અને આપણા કિસ્સામાં રીટન એડ્રેસ systemનું છે કે જે system ફંકશન કે જે libc માં હાજર છે તે binbash પરિમાણ સાથે એક્ઝિક્યુટ કરશે તો આ libc માં રહેલું system function binbash ને એક્ઝિક્યુટ કરશે હવે આપણે નક્કી કરવાની વસ્તુ છે એ સિસ્ટમ નું એડ્રેસ અને ખરેખરમાં આ પોઇન્ટર શું છે તે છે તો ચાલો આપણે શોધવાનો પ્રયત્ન કરીએ કે આ આખા વર્ચ્યુઅલ એડ્રેસ સ્પેસમાં system function હાજર છે કે કેમ તો એ આપણે નીચે પ્રમાણે કરી શકીએ આપણે gdb અથવા તો બીજું કોઈ tool જેમકે objdump વાપરીશું અને gdb ને q ઓપ્શન સાથે ચલાવીશું અને આપણે મેઈન પાસે બ્રેક પોઇન્ટ કરીશું પ્રોગ્રામ ચલાવીએ અને જ્યારે બ્રેક પોઇન્ટ આવે ત્યારે આપણે p system વાપરીશું આનો અર્થ એવો થાય કે system ને પ્રિન્ટ કરો આપણે જે રીતે અહીં જોઈ રહ્યા છીએ કે આ એડ્રેસ 0x28085260 એ એડ્રેસ છે કે જ્યાં system function હાજર છે અને એ જ રીતે આપણે આખી ફાઇલ માં જોઈ શકીએ કે ક્યાં સ્ટ્રિંગ binbash છે તો આપણા આ ઉદાહરણમાં અહીંયા આ એન્વાયરમેન્ટ વેરિયેબલ કે જે પ્રોસેસ નો છે ત્યાં છે આપણે અહીંયા જે રીતે જોઈ શકીએ છીએ કે આ એક ચોક્કસ લાઇન environment variable ની એ ખરેખર માં binbash છે તો હવે આપણે gdb નો ઉપયોગ કરીને શોધી શું કે ખરેખરમાં એ કયું એડ્રેસ છે કે જ્યાં binbash હાજર છે તો હવે આપણે જોયું કે system નું એડ્રેસ કઇ જગ્યાએ છે અને આપણે એ પણ શોધ્યું કે એક્ઝિક્યુટેબલ માં સ્ટ્રિંગ કે જે binbash ધરાવે છે એ કઈ છે અને તેનું એડ્રેસ કયું છે તો આપણે આપણે શોષણનો code બનાવવા તૈયાર છીએ તો આપણે આવું કંઈક કરીશું આપણે બફર ને રિટર્ન એડ્રેસ જ્યાં છે ત્યાં ઓવરફ્લો કરીશું અને તેમાં આપણે આ ચોક્કસ એડ્રેસ 0x28085269 પર મુકીશું આ એડ્રેસ system function કે જે libc મા છે તેનું છે અને ચાર બાઇટનો ઓફસેટ સ્ટેક પર આપણી પાસે 0xbffbffe25 એડ્રેસ પર છે કે જે સ્ટ્રિંગ binbashનો પોઇન્ટર છે અને આ સ્ટ્રિંગ એન્વાયરમેન્ટ વેરિયેબલ માં છે તો જ્યારે આ પ્રોગ્રામ ચાલશે ત્યારે આપણી પાસે binbash એક્ઝિક્યુટ થશે તો આ પ્રોગ્રામ વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય એ માટે આપણે વધારાનું શું કરી શકીએ કે એક્ઝિટ ફંકશન અહીંયા કે જેનું એડ્રેસ 0x281130d0 છે ત્યાં મૂકી શકીએ જેથી હવે શું થશે કે સિસ્ટમ ફંકશન સરું થશે એ binbash નોપોઇન્ટર આર્ગ્યુમેન્ટ તરીકે લેશે અને પછી ફંકશન પૂરું થશે અને આ ચોક્કસ ફંકશન કે જે એક્ઝિટ ને પોઇન્ટ કરે છે તે એક્ઝિક્યુટ થશે અને આ રીતે આપણે સિસ્ટમ ફંકશન કે જે libc મા છે તેને ચલાવવામાં સફળ રહ્યા અને આપણા ઉદાહરણમાં payload આ binbash છે અને પછી પ્રોગ્રામ પૂર્ણ કરવામાં સફળ રહ્યા Return to Libc નો મોટો ફાયદો એ છે કે તે નોન executable સ્ટેક સાથે પણ કાર્ય કરે છે જોકે એક તેની મોટી ખામી પણ છે અને તે ખામી એવી છે કે હુમલાખોર libc માં રહેલ ફંકશન નો જ ઉપયોગ કરી શકે છે ઉદાહરણ તરીકે જો libc માં સિસ્ટમ ફંકશન ન હોય તો આપણે આ લેક્ચરમાં જોયું એ રીતે એ ફંકશન નો ઉપયોગ કરી શકે નહીં તો હુમલાખોર જે કરી શકે એ ખૂબ જ મર્યાદિત છે હવે આવનાર વ્યાખ્યાનમાં આપણે એક બીજો હુમલો કે જે Return Oriented Programming or RoP હૂમલા તરીકે ઓળખાય છે કે જે libc ના ફંકશન પૂરતા મર્યાદિત નથી પરંતુ તેનાથી તમે કોઈપણ payload બનાવી શકો તેવું છે તે જોઈશું ધન્યવાદ